તેથી પછી આપણે ફરીથી પાછા આવીગયા છીએ તેથી ચાલો આપણે બીજું ઉદાહરણ લઈએ સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરમાં 4500225 વોલ્ટેજ 50 હર્ટ્ઝ કહો 50 હર્ટ્ઝ એટલે ફ્રિક્વન્સી f 50 હર્ટ્ઝ છે સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મરમાં અંદાજિત યુનિટ પર ટર્ન્સ 15 વોલ્ટ આપવામાં આવે છે અને 1 4 વેબર પર મીટર સ્ક્વેરના મેક્સિમમ ફ્લક્સ સાથે તે ઓપરેટ થાય છે આપણે પ્રાઇમરી અને સેકન્ડરી ટર્ન્સની સંખ્યા કોરનો ક્રોસ સેક્શનલ એરીઆ ની ગણતરી કરો આ બે બાબતો આપણે નક્કી કરવાની છે તેથી emf પર ટર્ન્સ E1 N1 E2 N2 15 છે તેથી તે N1 E1 15 આપવામાં આવે છે જે E1 ઉપર V1 પણ છે તેથી E2 N2 15 તે રીતે તે બનાવી શકે છે તેથી તેને 450015 આપવામાં આવે છે તેથી તે 300 મળશે કારણ કે તે પ્રાઇમરી બાજુ છે જ્યાં 4500 વોલ્ટ છે એવી જ રીતે સેકન્ડરી બાજુ 225 વોલ્ટ તેથી N2 22515 છે તેથી તે 15 છે N2 15 છે હવે આપણે E1 4 44 ∅ m f N1 જાણીએ છીએ તેથી A ∅ m B max છે ફક્ત E1 વેલ્યુ અને આ બધી વેલ્યુ મૂકો તેથી E1 4500 છે તેથી અમને 0 0676 વેબર મળશે તેથી A આપણે જાણીએ છીએ જે ∅m A ફ્લક્સ ડેન્સિટી છે તેથી A ∅mBmax છે તેથી મેક્સિમમ ફ્લક્સ ડેન્સિટી ∅m ને 1 4 વેબર પર મીટર સ્ક્વેર આપવામાં આવે છે તેથી તે મૂળભૂત રીતે 0 0483 મીટર સ્ક્વેર છે તેથી 483 સેન્ટિમીટર સ્ક્વેર છે તેથી હવે આગળ ટ્રાન્સફોર્મર નો લોડ ઉપર છે જ્યારે ટ્રાન્સફોર્મર નો લોડ ઉપર છે ત્યારે ટ્રાન્સફોર્મર માફ કરશો ટ્રાન્સફોર્મર નો લોડ ઉપર છે તેથી પ્રથમ આ ટ્રાન્સફોર્મર લોડ ઉપર છે તેથી આ સર્કિટ દોરવા માટે પહેલા આમાંથી પસાર થશે પછી જોશે તેથી જો આપણે તેને દોરીએ તો તેને સર્કિટ કહે છે તેથી આ આ પ્રાઇમરી બાજુ છે અને આ સેકન્ડરી બાજુ છે લોડ જોડાયેલ છે લોડ જોડાયેલ છે હવે આપણા મેગ્નેટિક સર્કિટ લૂપમાંથી આ R1 અને X1 આ બે છે તેથી વાન્ડિંગનો રઝિસ્ટન્સ અને રિએક્ટન્સ છે આ બે રઝિસ્ટન્સ આપણે તેને અહીં મૂકીએ છીએ કારણ કે આપણે અહીં કંઈ નથી તેથી આને E1 કહે છે E2 નેગલેક્ટ કરેલ છે આ બધા E2 નેગલેક્ટ કરે છે જ્યારે E1 તે મેગ્નિટ્યુડ મુજબ V1 E1 છે પરંતુ જ્યારે તે સમયે તે લોડ થાય છે ત્યારે આ R1 X1 છે તેથી આ વોલ્ટ છે જાણે કે તે આઇડીઅલ ટ્રાન્સફોર્મર છે R1 X1 અહીં છે તેથી આ V1 છે શું આ E1 છે અને આ V1 છે અને એરોની ટીપ્સનો અર્થ છે કે તે પોઝિટિવ બતાવે છે અને તેવી જ રીતે અહીં એક લોડ છે ત્યાં ZL એ લોડ છે અને આ પણ બુલેટ વોલ્ટેજ છે સમગ્ર લોડમાં V2 છે અને આ R2 અને X2 તે સેકન્ડરી બાજુ છે જે રઝિસ્ટન્સ અને રિએક્ટન્સ છે તેથી તે કિસ્સામાં અગાઉ કોઈ લોડ કેસ માટે આપણે જોયું છે કે સેકન્ડરીમાં કોઈ કરંટ વહેતો નથી તે કહેવામાં આવે છે અને માત્ર પ્રાઇમ ફક્ત તે જ છે જેને ફક્ત પ્રાઇમરી બાજુ અને અલ્ટરનેટીંગ વોલ્ટેજ એપ્લાય કરવામાં આવે છે અને આ કોઈ લોડ કરંટ નથી હા એટલે કે કરંટ I0 ખૂબ સ્મોલ છે જેને એક્સાઇટિંગ કરન્ટ કહેવામાં આવે છે તેના બે કોમ્પોનન્ટ છે એક તે મુખ્ય લોસ માટે જવાબદાર છે બીજું મેગ્નેટાઇઝિંગ કોમ્પોનન્ટ માટે છે જે પાવર ઉત્પન્ન કરવા માટે જવાબદાર છે હવે આ કિસ્સામાં તે લોડ સાથે જોડાયેલ છે હવે કંઈપણ ઉપર જતા પહેલા તેથી આ N1 ટર્ન છે અને આ N2 ટર્ન પ્રાઇમરી અને સેકન્ડરી વાન્ડિંગ્સ છે અને આ વોલ્ટેજ E1 છે અને આ વોલ્ટેજ E2 છે મૂળભૂત રીતે E1 અને E2 વોલ્ટેજને શું કહે છે તે કહી શકાય કે આ વોલ્ટેજમાં આ આઇડીઅલ ટ્રાન્સફોર્મર છે તેથી હવે જો તેને એપ્લાય કરો તો મેગ્નેટિક સર્કિટ શરૂ થઈ હોય તેમ કહેવામાં આવે છે તો ધારો કે આ કરંટની દિશા છે ચાલો મને તે સ્પષ્ટ કરવા દો તેથી આ કરંટની દિશા લેવામાં આવે છે તેથી જો કોઈ કંડક્ટરને કરંટના ફ્લોની દિશામાં પકડો તો ટર્મ ઉપર છે તેથી આ બાજુથી ફ્લક્સની દિશા ∅ હશે તેથી જેમ લોડ જોડાયેલ છે લોડ જોડાયેલ છે તેથી કરંટ આ રીતે વહેશે તેથી જો ફરીથી જો કંડક્ટરને કરંટની દિશામાં વ્રેપ કરવામાં આવે તો આ પણ આ રીતે હશે તેનો અર્થ એ છે કે અસરકારક ફ્લક્સમાં ઘટાડો થશે તેથી તે કિસ્સામાં ખરેખર શું થઈ રહ્યું છે તે emf ઉત્પન્ન કરે છે આ એક કહે છે તે આ emf છે માફ કરશો તે mmf નહીં mmf આ N1 I1 દ્વારા ઉત્પાદિત હશે અને આ N2 I2 હશે વાસ્તવમાં તે N1 I1 N2 I2 નું તે કંઈક આના જેવું છે તે કંઈક આના જેવું છે ધારો કે મને તે સ્પષ્ટ કરવા દો ધારો કે મારી પાસે આ ટ્રાન્સફોર્મર છે મારી પાસે આ એક ટ્રાન્સફોર્મરનો સિમ્બોલ છે મારી પાસે ટ્રાન્સફોર્મર છે એમ કહો કે આ કરંટ I1 છે ધારો કે આ મારું ટ્રાન્સફોર્મર છે અને વાસ્તવમાં અહીં વહેતો કરંટ ઉદાહરણ તરીકે I1 છે અને ટ્રાન્સ અહીં તે N1 છે અને આ સેકન્ડરી બાજુ છે પ્રાઇમરી સેકન્ડરી બાજુ છે અને અહીં પણ કરંટ કહો કે આ I1 છે આ ટર્ન્સ N2 છે અને કહો કે કરંટ છે અહીં તે I2 છે તેથી હું ફક્ત પ્રવેશ લઈ રહ્યો છું અહીં એક પોઇન્ટ મૂકો આઇડીઅલ ટ્રાન્સફોર્મર માટે અહીં એક પોઇન્ટ મૂકો તેથી આ બાજુ I1 N1 અને આ બાજુ N2 I2 રિએક્ટન્સ ∅ mmf દેખાશે આપણે જે રીતે તે કર્યું છે તે તે છે જેને કહેવામાં આવે છે કે બંને કરંટ દાખલ થાય છે જે મેગ્નેટિક સર્કિટ પર ડોટ કરે છે જેનો પણ અભ્યાસ કર્યો છે અન્યમાં જો આમ કરશો તો આ બે એડિટીવ છે કારણ કે આ પ્રમાણે હેન્ડ રૂલ એપ્લાય કરો જો આમ કરો તો પરંતુ આઇડીઅલ ટ્રાન્સફોર્મર માટે રિએક્ટન્સ એ ધારણાઓને જોવામાં આવે છે જે રિએક્ટન્સ R 0 છે જો તે આવું હોય તો તેનો અર્થ N1 છે જેને I1 N1 I2 N2 0 કહે છે તેનો અર્થ થાય છે મને તે સ્પષ્ટ કરવા દો એટલે કે I1 N1 N2 I2 છે એટલે કે I1 અને I2 ત્યાં એન્ટિ ફેઝ હશે N1 N2 તેની સાથે કોન્સ્ટન્ટ છે અને I1 અને I2 એ એન્ટિ ફેઝ હશે તેથી આ એક માર્ગ છે બીજું આ છે અને બીજું આ છે એટલે જ તે જેવું છે તેથી આપણી પાસે છે જો અહીં ડોટ મૂકો જો અહીં ડોટ મૂકો અને જો અહીં ડોટ મૂકો જો આ અને આના જેવા કરંટની દિશા લો તેથી N1 I1 N2 I2 જેનો અર્થ છે તે એન્ટિ ફેઝમાં છે તેનો અર્થ એ છે કે તે કરંટની દિશા આ રીતે છે કે આ લોડ તરફ જાય છે તેથી ચાલો મને તે સ્પષ્ટ કરવા દો તેથી આ ને જ કહેવાય છે કે ટ્રાન્સફોર્મર શા માટે લોડ ઉપર છે તેથી હવે આ ઈક્વિવેલન્ટ સર્કિટ વાસ્તવમાં આપણે જોયું છે કે ઉપર છે તે પછીથી તેમાંથી પસાર થઈ શકે છે પરંતુ જે કંઈ પણ મોઢેથી કહેવામાં આવે છે તે ફક્ત સાંભળીને લખવાનું છે તેથી R1 અને X1 એ પ્રાઇમરી બાજુનો રઝિસ્ટન્સ અને રિએક્ટન્સ છે અને વાસ્તવમાં આનો અર્થ એ છે કે Ic અને Im એ પ્રાઇમરી બાજુ છે જેને આપણે અલ્ટરનેટીંગ સપ્લાય આપી રહ્યા છીએ તેથી આ Ic કરંટ એ છે જેને કોર લોસ કોમ્પોનન્ટ કહે છે તેથી તેને ઈક્વિવેલન્ટ રઝિસ્ટન્સ દ્વારા રજૂ કરી શકાય છે એવી જ રીતે મેગ્નેટાઇઝ કરંટ Im નો લોડ ફ્લક્સ ઉત્પન્ન કરવા માટે જવાબદાર છે તેથી તે રજૂ કરી શકાય છે તેને ઇન્ડક્ટન્સ કહેવામાં આવે છે તેથી આ કરંટ I0 છે તેથી આનો અર્થ એ છે કે પેરેલલ સર્કિટ માટે આ બે છે તેથી તે આપે I0 Ic j Im છે અને આ તે સેકન્ડરી બાજુ છે જે R2 અને X2 છે અને આ લોડમાંથી વહેતો કરંટ છે આ તે ફેરોમેગ્નેટીક મટેરીઅલ પ્રાઇમરી અંતમાં સેકન્ડરી છે અને આ લોડ છે અને આ તે લોડ વોલ્ટેજ છે જે V2 છે કોઈપણ એરો એનો અર્થ ઇન્સ્ટન્ટનીઅસ પોલેરિટી થાય છે અને આ છે અને આ છે આ ટર્ન્સ N1 છે આ N2 ટર્ન્સ છે હવે હું તેને ક્લિયર કરી રહ્યો છું હવે અહીંથી સપ્લાયના સોર્સમાંથી કરંટ છે તે I1 છે પરંતુ કરંટનો ભાગ I0 છે જે અહીં I0 Ic j Im જઈ રહ્યો છે પણ હા કરંટ I2 છે એટલે કે અમુક ફિગર છે જેI1 I0 I2 છે તેથી આ કિસ્સામાં આ પ્રાઇમરી વાન્ડિંગમાંથી પસાર થતો કરંટ છે મેં અગાઉ I1 જોયું છે કારણ કે I1 આઇડીઅલ ટ્રાન્સફર માટે આ બધી બાબતોને નેગલેક્ટ કરવામાં આવે છે હવે આ કરંટ I2 N1 છે અમારી આ વસ્તુ મુજબ આ I2 N1 mmf I2 N2 છે તેથી I2 જ્યારે આપણે ન્યૂમેરિકલ સોલ્વ કરીશું તો તે N2 N1 I2 હશે પણ એમાં આપણી સમજૂતીમાં જે કંઈ પણ હતું તે વાસ્તવમાં I2 N1 I2 N2 આવવું જોઈએ તેથી માત્ર એન્ટિ ફેઝમાં એટલે કે I2 અને I2 વાસ્તવમાં એન્ટિ ફેઝમાં છે આ I0 ની નેગ્લેક્ટેડના કરવામાં આવે છે તો I2 I1 તેથી જ મેં N1 I1 અને આઇડીઅલ ટ્રાન્સફોર્મરમાંથી લખ્યું છે તેથી તેનો અર્થ એ છે કે mmf આ બાજુની પ્રાઇમરી બાજુ સેકન્ડરી બાજુના mmf જેટલી હોવી જોઈએ કારણ કે આ ચિહ્ન ઉપરની મેગ્નિટ્યુડ આવે છે અને આ ચિહ્ન પણ મેં કહ્યું હતું તો તેનો અર્થ એ છે કે હું જ્યારે ફેઝર ડાયાગ્રામ દોરીશ પછી આ I2 અને આ I2 એ એન્ટિ ફેઝમાં હશે જે 180 ડિગ્રી ફેઝ શિફ્ટનો તફાવત છે તેથી આ કિસ્સામાં આપણે જાણીએ છીએ કે E1 N1 d ∅ dt છે તેથી E1 આટલું બધું જાણો આ આપણે પહેલેથી જ જોયું છે પહેલેથી જ આપણેમેગ્નેટિક સર્કિટમાં જોયું છે પણ આપણે એક કે બે ન્યૂમેરિકલ સોલ્વ કર્યા છે તો આ E1 છે આમાં E2 છે અગાઉ આ વસ્તુ આપવામાં આવી છે હવે જો ફેઝર ડાયાગ્રામ જોવા માટે મને ઝૂમ ઘટાડવા દો તેથી જો ફેઝર ડાયાગ્રામ જુઓ તો પહેલા એક કે બે બાબતો મને જણાવવા દો આ કંઈ નથી જે રીતે તે ત્યાં હતું મેં તેને બનાવ્યું જો તે કાપવામાં આવે તો આ પણ કંઈ નથી આ પણ કંઈ નથી તેથી આ કિસ્સામાં હું સ્પષ્ટ કરું છું કે V1 અને E1 બેલેન્સ લોસ્ટ થઈ ગયું છે કારણ કે તે તેના ઉપર છે તે લોડ ઉપર છે સેકન્ડરી બાજુ લોડ થયેલ છે અને જો V1 જો જુઓ સર્કિટ ફક્ત પ્રથમ મને અહી સમજાવવા દો તેથી એટલે કે V1 E1 છે તો આ એક I1 R1 છે અને આ એક 90 ડિગ્રી છે તેની સાથે આ 90 ડિગ્રી છે કારણ કે તે રિએક્ટન્સ છે તેથી I1 R1 છે તેથી આ V1 છે તેથી ચાલો મને તે સ્પષ્ટ કરવા દો તેથી જો માત્ર પકડી રાખો તેથી આ સર્કિટ જુઓ જો આ સર્કિટ જુઓ તો આપણે આ ફેઝર ડાયાગ્રામ દોરીશું તેથી એ V1 હશે જ્યારે આઇડીઅલ ટ્રાન્સફોર્મર V1 E1 માટે અગાઉ V1 લઈ રહ્યા છો પરંતુ હવે આ R લોડ છે કારણ કે ટ્રાન્સફોર્મર લોડ થયેલ છે સેકન્ડરી બાજુ લોડ થયેલ છે તેથી R1 I1 R1 j I1 X1 ટર્ન્સ છે તેથી જ V1 E1 I1 R1 j I1 X1 છે તેથી જ આ ફેઝર ડાયાગ્રામ જેને આ ફેઝર ડાયાગ્રામ કહે છે તે આ V1 E1 I1 R1 j I1 X1 છે અને બીજી વાત એ છે કે જો જુઓ આ જો જુઓ તો આ તે I1 I1 I2 I0 ક્યારે બનાવશે તે સર્કિટ ડાયાગ્રામ જોશે હવે આ I0 છે કે નો લોડ કરંટ છે અને આ I2 છે અને આ I1 છે પરંતુ I2 અને I2 સેકન્ડરી કરંટ એન્ટિ ફેઝ હોવો જોઈએ તેથી જ આ એક I2 છે જે અહીં લખેલું છે આ I2 છે વાસ્તવમાં સહેજ તે છે જો આ વસ્તુ છે ધારો કે જો તે ત્યાં છે જો આ છે જો આ I2 છે તો તે કહેવામાં આવે છે કે આ એક I2 હશે તેઓ તે કન્વેશનને કારણે એન્ટિ ફેઝમાં હશે તેથી જ આ I2 છે અને આ I2 છે અહીં I2 દોરવામાં આવ્યું છે આ ફેઝર I2 છે આ ફેઝર I2 છે તેથી ચાલો મને તે સ્પષ્ટ કરવા દો તેથી સેકન્ડરી બાજુમાં તેથી E2 હશે જો જુઓ તો તે E2 V2 I2 R2 j I2 હશે જો એપ્લાય કરીએ તો જો આ સર્કિટમાં KVL એપ્લાય કરો તો મને તે સ્પષ્ટ કરવા દો તેથી આ E2 છે આ E2 છે આ સર્કિટમાં પણ આ E1 છે આ E2 છે અને આ છે તેથી જો KVL એપ્લાય કરો આ E2 I2 R2 j I2 X2 અને V2 છે તેથી તે r E2 V2 I2 R2 j I2 X2 છે તેથી અહીં ફક્ત KVL એપ્લાય કરો તો તેનો અર્થ એ છે કે આ E2 V2 I2 R2 છે અને આ I2 X2 છે આ એંગલ 90 ડિગ્રી હશે આ એંગલ 90 ડિગ્રી હશે અને પરિણામે આ વોલ્ટેજ ડ્રોપ I2 Z2 હશે તેવી જ રીતે અહીં પણ આ ભાગ I2 I1 Z1 હશે અને આ કરંટ I1 કરંટ છે જે મેં કહ્યું તે ફેઝર સમ I0 I2 હશે અને V1 અને I1 વચ્ચેનો એંગલ હશે કહો કે આ એંગલ ∅1 છે અને તેવી જ રીતે I2 અને V2 ની વચ્ચેનો એંગલ આ એંગલ ∅2 તે અહીં બતાવેલ છે તે ∅2 છે માત્ર એટલું જ છે કે આ ભાગ કંઈ નથી આ ભાગ કંઈ નથી તેવી જ રીતે આ ભાગ કંઈ નથી તેથી મને આશા છે કે I2 અને I2 એન્ટિ ફેઝમાં છે તેથી હું આશા રાખું છું કે અને આ ફ્લક્સ ∅ રેફરન્સ ફેઝર છે તે પહેલાં જેવું જ છે તેથી આ નો લોડ ઉપર ટ્રાન્સફરનો આ ફેઝર ડાયાગ્રામ છે હું આશા રાખું છું કે આને જે કહે છે તે સમજાયું હશે ફક્ત આ ફેઝર ડાયાગ્રામ ઉપર રાખો તેથી ત્યાં કોઈપણ મૂંઝવણ ન હોવી જોઈએ જ્યારે હવે ત્યાં લખાણ છે ત્યારે જ મેં જે કંઈ કહ્યું તે જ્યારે ટ્રાન્સફોર્મર લોડ થાય ત્યારે સેકન્ડરી વાઇંડિંગમાં કરંટ I2 વહેશે સેકન્ડરી mmf I2 N2 સેકન્ડરી ફ્લક્સનો સેટ કે જે ફ્લક્સ ઉત્પાદન પ્રાઇમરી mmf ઘટાડવાનું વલણ ધરાવે છે તેનો અર્થ એ છે કે આ વાસ્તવમાં પ્રાઇમરી mmf છે જે તે I2 N1 હતું અને આ સેકન્ડરી mmf I2 N2 છે અને તેનો ઉપયોગ કરો જે કહેવામાં આવે છે તે હેન્ડ રુલનો ઉપયોગ કરો અને પછી ફ્લક્સની દિશા જુઓ અને પછી જુઓ કે તે ઇફેક્ટિવ ફ્લક્સને ઘટાડવાનો પ્રયાસ કરશે તે જ અહીં લખવામાં આવ્યું છે મેગ્નેટિક સર્કિટમાંથી હેન્ડ રુલ એપ્લાય કરો ફ્લક્સના ફ્લોની દિશામાં કંડક્ટરને પકડો અને તે ફ્લક્સની દિશા હશે તેથી I2 N2 સેકન્ડરી ફ્લક્સનો સેટ કે જે ઉત્પાદિત ફ્લક્સ પ્રાઇમરી mmf ને ઘટાડવાનું વલણ ધરાવે છે પરિણામે E1 ઘટે છે અને V1 અને E1 વચ્ચેનું બેલેન્સ હવે અસ્તિત્વમાં રહેશે નહીં આથી લોડ ઉપર સેકન્ડરી mmf ની હાજરી વાસ્તવમાં પ્રાઇમરી mmf ની મેગ્નિટ્યુડમાં સમાન ઉત્પાદન જરૂરી છે પરંતુ તેની વિરુદ્ધ દિશામાં જે N1 I2 N2 I2 કહેવામાં આવે છે જો I0 ને નેગ્લેક્ટ કરવામાં આવે તો તે I2 I1 છે આગળ થોડુંક ટ્રાન્સફોર્મરનું કન્સ્ટ્રકશન છે તેથી આ મેં એક પુસ્તકમાંથી લીધું છે તેથી સામાન્ય રીતે આપણે જે કંઈપણ ન્યૂમેરિકલ સોલ્વ કર્યું છે અને અન્ય વસ્તુ છે જે ખૂબ જ ઈક્વિવેલન્ટ સર્કિટ છે પરંતુ જો જુઓ કે જે નીચું છે તે કોર છે આ કોર ટાઈપ ટ્રાન્સફોર્મર છે જે લો વોલ્ટેજ વાન્ડિંગ છે અને તેનાથી ઉપરનું હાઇ વોલ્ટેજ વાન્ડિંગ છે તે કેવી રીતે છે અને આ લેમિનેટેડ કોર છે તે રીઅલ છે જે પ્રેક્ટિકલ ટ્રાન્સફોર્મર છે અને જો શેલ ટાઈપ ટ્રાન્સફોર્મર હોય તો તેમાં જોવામાં આવે તો લો વોલ્ટેજ વાન્ડિંગ અને હાઈ વોલ્ટેજ વાન્ડિંગ મળશે તો લો વોલ્ટેજ વાન્ડિંગ અને હાઈ વોલ્ટેજ વાન્ડિંગ છે તેથી આ બે પ્રકારના અલગ અલગ બે અલગ અલગ ટાઈપ કન્સ્ટ્રકશન છે હું ફક્ત એક જ વસ્તુ કહીશ કે કોઈપણ પુસ્તક વાંચો અને કોર ટાઈપ અને શેલ પ્રકાર વચ્ચેનો તફાવત જુઓ કે મુખ્ય ડિફરન્ટ શું છે આ અહીંથી બહાર આવવું જોઈએ હું તે વસ્તુને સ્કિપ કરી રહ્યો છું તેથી આ કિસ્સામાં આ ટાઈપનું કન્સ્ટ્રકશન કરવામાં આવે છે કારણ કે તે કોર ટાઈપ અને શેલ ટાઈપ છે જેમાં લો અને હાઇ વોલ્ટેજ વાન્ડિંગ્સ વાઉન્ડ છે જે લિકેજ ફ્લક્સ ઘટાડે છે અને તેવી જ રીતે પાવર ટ્રાન્સફોર્મર માટે જે સંભવતઃ અનેક MVA ઉપર રેટિંગ આપવામાં આવે છે અને 50 હર્ટ્ઝ અથવા 60 હર્ટ્ઝની ફ્રિક્વન્સી ઉપર કાર્ય કરે છે જે વાસ્તવમાં USA માં તે 60 હર્ટ્ઝ છે અને 50 હર્ટ્ઝ અથવા 60 હર્ટ્ઝ બંને જાપાનમાં છે સામાન્ય રીતે મુખ્ય મટેરીઅલ લેમિનેટેડ સિલિકોન સ્ટીલ વપરાય છે લેમિનેશન વાસ્તવમાં એડી કરંટ ને ઘટાડે છે તેથી જ લેમિનેટેડ છે અને સિલિકોન સ્ટીલ હિસ્ટેરેસિસના લોસ ને મિનિમમ રાખે છે અને પાવર સ્ટેશનની મુખ્ય ડિસ્ટ્રબ્યૂશન સિસ્ટમમાં અને ઇંડસ્ટ્રીયલ સપ્લાય સર્કિટમાં મોટા પાવર ટ્રાન્સફોર્મર્સનો ઉપયોગ કરવામાં આવે છે તેથી નાના પાવર ટ્રાન્સફોર્મરની ઘણી એપ્લિકેશનો છે ઉદાહરણ તરીકે વેલ્ડીંગ અને રેક્ટિફાયર સપ્લાય સહિત પછી ડોમેસ્ટિક બેલ સર્કિટ ઇમ્પોર્ટેડ વોશિંગ મશીન તેનો અર્થ એ છે કે નાના પાવર ટ્રાન્સફોર્મર માટે ઘણી બધી વસ્તુઓ છે હવે પછી બીજી વસ્તુ આ માત્ર સામાન્ય જ્ઞાન માટે આવરી લેવામાં આવશે નહીં થોડા મિલી વોલ્ટ એમ્પીયરથી 20 વોલ્ટ એમ્પીયરથી વધુ ન હોય તેવા ઓડિયો ફ્રીક્વન્સી ટ્રાન્સફોર્મર્સ માટે અને લગભગ 15 કિલો હર્ટ્ઝ સુધીની ફ્રીક્વન્સી ઉપર કામ કરતા સ્મોલ કોર લેમિનેટેડ સિલિકોન સ્ટીલ એપ્લિકેશન ઓડિયો એમ્પ્લિફાયર સિસ્ટમથી પણ બનેલો છે આ ફક્ત સામાન્ય જ્ઞાનના હેતુ માટે છે તો તેનો અભ્યાસ કરીશું નહીં રેડિયો ફ્રિકવન્સી ટ્રાન્સફોર્મર તે મેગાહર્ટ્ઝ ફ્રિક્વન્સી રિજનમાં કાર્યરત છે તેમાં કાં તો એર કોર અને ફેરાઈટ કોર અથવા ડસ્ટ કોર હોય છે તેથી ફેરાઇટ એ સિરામિક મટેરીઅલ છે જે સિલિકોન સ્ટીલની જેમ મેગ્નેટિક ગુણધર્મો ધરાવે છે પરંતુ હાઇ રઝિસ્ટીવિટી ધરાવે છે ડસ્ટ કોરમાં કાર્બોનિલ આયર્ન અથવા કોલ પરમલોયના ઝીણા કણોનો સમાવેશ થાય છે જે નિકલ અને આયર્ન એપ્લીકેશન રેડિયો અને ટેલિવિઝન રીસીવર છે હવે આગળ આ ટ્રાન્સફોર્મર વાઇન્ડિંગ સામાન્ય રીતે ઇનેમલ ઇન્સ્યુલેટેડ કોપર અથવા એલ્યુમિનિયમનું હોય છે જ્યારે કોલેજના પ્રથમ વર્ષની લેબમાં આમાંથી પસાર થાઓ ત્યારે ઓપન ટ્રાન્સફોર્મરમાં ટ્રાન્સફોર્મરનું વાન્ડિંગ્સ જોઈ શકો છો અને નાના ટ્રાન્સફોર્મર્સમાં સંક્ષિપ્ત એર કુલિંગ અને મોટા ટ્રાન્સફોર્મરમાં ઓઇલ કુલિંગ છે એ ટ્રાન્સફોર્મર્સ માટે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં એક વિશાળ પ્રકરણ છે તેથી ફક્ત કેટલાક સામાન્ય વિચારો આપીશું હવે ટ્રાન્સફોર્મરની ઈક્વિવેલન્ટ સર્કિટ છે કારણ કે આપણે ટ્રાન્સફોર્મર જોયું છે પરંતુ આપણે ટ્રાન્સફોર્મરની ઈક્વિવેલન્ટ સર્કિટ મેળવવી પડશે કારણ કે ઈક્વિવેલન્ટ ટ્રાન્સફોર્મર અથવા ઈક્વિવેલન્ટ ટ્રાન્સફોર્મર માટે સમસ્યાને કેવી રીતે સોલ્વ કરવી પડશે તેના માટે આપણે ટ્રાન્સફોર્મરની ઈક્વિવેલન્ટ સર્કિટ જાણવાની જરૂર છે તેથી સામાન્ય રીતે શું થયું કે જ્યારે પણ તે જુઓ કે જ્યારે પણ ટ્રાન્સફોર્મર લોડ થાય છે તેથી લોડનો અર્થ થાય છે તે લોડ કહો એટલે ઇન્ડક્ટિવ લોડ કહો તેથી ધારો કે તેનો રઝિસ્ટન્સ લોડ રઝિસ્ટન્સ R L છે અને કહો કે રિએક્ટન્સ XL j છે જે અહી મુકેલ નથી પરંતુ જ્યારે સમસ્યા સોલ્વ કરવા માટે કોમ્પ્લેક્સ ઑપરેટર j મૂકવો પડશે અને લોડ ઉપરનો વોલ્ટેજ V2 છે તે અહીં આપેલ છે અને આ પ્રાઇમરી બાજુનો રઝિસ્ટન્સ R1 X1 છે V1 એ સપ્લાય વોલ્ટેજ છે અને આના દ્વારા કરંટ I0 છે જે નો લોડ કરંટ કહેવામાં આવે છે અને આ કરંટ I1 I1 I0 I2 છે આ ફેઝર છે અને આ બાજુનો કરંટ આપણે તેને I1 I2 કહી શકીએ છીએ તેથી આને I1 I2 પણ કહી શકીએ છીએ તેથી આ પણ R2 X2 છે એટલે કે આ વાન્ડિંગ કારણ કે તેમાં કશું જ નથી ત્યાં આઇડીઅલ ટ્રાન્સફોર્મર છે તેથી આ ભાગોને આઇડીઅલ ટ્રાન્સફોર્મર્સ કહે છે તો તેનો અર્થ એ છે કે આ કિસ્સામાં E1 E2 N1 N2 એ એક આઇડીઅલ ટ્રાન્સફોર્મર છે જેમ કે ટ્રાન્સફોર્મરમાંથી બધું જ લેવામાં આવે તો બે વાન્ડિંગ દ્વારા તે દર્શાવવામાં આવે છે તેથી આ E1 E2 છે તેથી આ આ ભાગમાં એટલે જ આ ભાગમાં લાઇન બતાવવામાં આવી છે જે આઇડીઅલ ટ્રાન્સફોર્મર છે અને આ લોડમાંથી વહેતો કરંટ I2 છે અને આ કરંટ I1 છે અને આ I2 છે તો હવે આપણે જે કરવાનું છે તે એ છે કે આપણે એક ઈક્વિવેલન્ટ સર્કિટ બનાવવી પડશે કાં તો તે તો આ બધા પેરામીટર્સને પ્રાઇમરી બાજુએ લાવશે આ એક માર્ગ છે અથવા આ બધા પેરામીટર્સને આ બંનેમાંથી કોઈ એક સેકન્ડરી બાજુ લાવશે તો સેકન્ડરી પરિમાણ પ્રાઇમરી બાજુ ઉપર એંગલ લેશે તો તે કેવી રીતે કરશે તે પછી આ એક આઇડીઅલ ટ્રાન્સફોર્મર છે જે રીતે આપણે દરેક વસ્તુનું પ્રતિનિધિત્વ કર્યું છે કારણ કે આ એક આઇડીઅલ ટ્રાન્સફોર્મર છે જે અહીં આ E1 E2 લખવામાં આવ્યું છે તેથી ટ્રાન્સફોર્મરની ઈક્વિવેલન્ટ સર્કિટ કે જે આપણી પાસે છે તે આ એક છે આપણે સમસ્યાનું નિરાકરણ કરીએ છીએ આપણે દરેક વસ્તુને એક બાજુએ લાવવાની છે જે પ્રાઇમરી બાજુ કહેવાય છે હવે ઈક્વિવેલન્ટ સર્કિટને સેકન્ડરી રઝિસ્ટન્સને સિમ્પ્લિફાઇડ ટ્રાન્સફરરિંગ કરી શકાય છે અને રિએક્ટન્સ પ્રાઇમરી બાજુએ એવી રીતે છે કે E2 થી E1 ના રેશિયોને મેગ્નિટ્યુડ અથવા ફેઝમાં અસર થતી નથી તેનો અર્થ એ છે કે આ એક આઇડીઅલ ટ્રાન્સફોર્મર છે તેથી E1 E2 ને આ R2 X2 ક્યારેય અસર કરશે નહીં તે આ શો કરે છે તેમજ આ લોડ પણ પ્રાઇમરી બાજુમાં ટ્રાન્સફોર્મ થશે હવે જો આમ કરીએ તો પ્રાઇમરી સર્કિટમાં વધારાના રઝિસ્ટન્સ R2 ને દાખલ કરીને R2 બદલી શકાય છે જેમ કે કરંટ વહન કરતી વખતે R2 માં એબ્સોર્બ થયેલ પાવર જે સેકન્ડરી કરંટ R2 ને કારણે છે ઉદાહરણ તરીકે કહો કે આ સર્કિટ લો ઉદાહરણ તરીકે હું આને આ બાજુ લાવવા માંગુ છું આ બાજુનો પાવર ગ્લાસ કરંટ મેગ્નિટ્યુડ હશે આ I22 છે R2 મેગ્નિટ્યુડ છે અને આ પાવર ગ્લાસ છે હવે જો હું આ સપ્લાય ઉપર તેના જેવો જ ઈક્વિવેલન્ટ રઝિસ્ટન્સ મૂકવા માગું છું તો ધારો કે અહીં મારી પાસે રઝિસ્ટન્સ છે અને ધારો કે આ વેલ્યુ R2 છે તેથી આ બાજુનો લોસ વાસ્તવમાં તે R2 હશે ત્યાં I2 2 છે તેથી આ લોસ અને આ I22 R2 લોસ બંને સમાન હોવા જોઈએ બંને સમાન હોવા જોઈએ જેથી મને તે સુધીની ઈક્વિવેલન્ટ વેલ્યુ મળશે જેમ કે E1 E2 રેશિયોને કહે છે કે બધું એક જ રહેશે માત્ર એક જ વસ્તુ છે આપણે એક રઝિસ્ટન્સ દાખલ કરવો પડશે જે આપણે ઈક્વિવેલન્ટ R2 ઉપર શોધવાનો છે જ્યારે આ એક R2 I22 I22 R2 નો લોસ માત્ર આપણે ટ્રાન્સફરરિંગ કરીએ છીએ તેના આધારે સમાન હોવું જોઈએ તેથી જો આવું હોય તો આ કિસ્સામાં I22 R2 I22 R2 છે એટલે કે R2 I22 I22 R2 કે I2 I22 R2 કહેવામાં આવે છે હવે આમાંથી અને હવે I2 I2 N1 N2 છે કારણ કે આ ડાયાગ્રામમાંથી આ આ એક આ એક માટે આ ટ્રાન્સફર રેશિયો N1 છે અને આ ટ્રાન્સફર રેશિયો N2 છે અને અહીં કરંટ I2 છે તેથી તેને I2 N1 બનાવી શકાય છે જે પ્રાઇમરી બાજુનો mmf સેકન્ડરી બાજુનો mmf છે જે N2 N2 I2 છે તેથી આ I2 છે અને આ N2 પર તેથી N2 I2 I2 N1 કેવી રીતે છે તેનો અર્થ I2 I2 N2 N1 અથવા I2 I2 N1 N2 છે તેથી તે અહીં લખવામાં આવ્યું છે એટલે કે અહીં I2 I2 N1 N2 સબસ્ટીટ્યુટ કરો તેથી N1 N2 2 R2 છે પરંતુ આપણે અગાઉ જોયું છે કે K આપણે અગાઉ ટ્રાન્સફર રેશિયો K N1 N2 જોયો છે તેથી R2 જે K 2 R2 હશે તેવી જ રીતે રિએક્ટન્સ પણ તેમાં ટ્રાન્સફરરિંગ કરી શકાય છે તેથી X2 પણ K2 X2 હશે તેથી જો આમ હોય તો R2 L2 R2 અને X2 K2 X2 છે તેથી હવે આ બાજુ જે સેકન્ડરી બાજુને રઝિસ્ટન્સ કહે છે અને પ્રાઇમરી બાજુમાં ટ્રાન્સફરરિંગ ઈક્વિવેલન્ટને રિએક્ટન્સ આપે છે પરંતુ આ એક આઇડીઅલ ટ્રાન્સફોર્મર કહેવામાં આવે છે પરંતુ લોડ RL XL છે ત્યાં V2 પણ છે તેથી તે કિસ્સામાં શું થશે કે આ બધું અહીં ટ્રાન્સફરરિંગ કરવામાં આવ્યું છે તેથી પ્રાઇમરી અથવા સેકન્ડરી બાજુ હવે V2 E2 છે તેથી V2 એ V2 E2 છે કારણ કે આ બધી વસ્તુ અહીં ટ્રાન્સફરરિંગ થાય છે V2 એ RLઅને XL ઉપરનો વોલ્ટેજ છે જે પ્રાઇમરી બાજુ અથવા ઈક્વિવેલન્ટ છે તો આ V2 ની પ્રાઇમરી બાજુ ઈક્વિવેલન્ટ વોલ્ટેજ શું હશે કંઈ હશે નહીં પરંતુ તે K V2 પ્રાઇમરી બાજુ ઉપર આવશે તેથી તે કિસ્સામાં અને સમાન રીતે આ RLઅને XL તેને પ્રાઇમરી બાજુ પર લાવી શકે છે RL પણ RL બનાવી શકે છે જે X L હશે જે પ્રાઇમરી બાજુએ પણ ટ્રાન્સફર કરી શકાય છે જો તે આવું છે તો તેવી જ રીતે જો તે આવું છે તો જો જુઓ આ કે E1 E2 N1 N2 અને E2 V2 જાણો છો તેથી E1 V2 K છે તેથી E1 K V2 છે તેનો અર્થ એ કે આ બાજુ એટલે કે આ બાજુના વોલ્ટેજ ટ્રાન્સફોર્મેશન તે K V2 હશે કારણ કે તે આઇડીઅલ ટ્રાન્સફોર્મર છે આ ટ્રાન્સફોર્મ રેશિયો N1 છે આ N2 E1 E2 N1 N2 છે જે E1 E2 N1 N2 છે પરંતુ E2 V2 છે કારણ કે આ વસ્તુ આ બાજુ ટ્રાન્સફોર્મ થાય છે E2 V2 એટલે કે R1 V2 K N1 N2 K છે તેથી E1 K V2 છે અને મને તે સ્પષ્ટ કરવા દો અને જ્યારે આ RLઅને XL ને આ બાજુ ટ્રાન્સફોર્મ કરો ત્યારે તે RL K2 હશે તેવી જ રીતે તે XL K2 હશે જે રીતે આનું ટ્રાન્સફોર્મેશન કર્યું છે તે RL છે અને તે XL થશે તેથી ચાલો મને તે સ્પષ્ટ કરવા દો તેથી આ કિસ્સામાં આ RL K2 RL અને XL K2 XL મેં કહ્યું અને E1 એ KV2 દ્વારા પ્રતિનિધિત્વ કરી શકે છે આ E1 છે તે સમગ્ર લોડમાં KV2 દ્વારા વોલ્ટેજનું પ્રતિનિધિત્વ કરી શકે છે તો આ ખરેખર ટ્રાન્સફોર્મરની ઈક્વિવેલન્ટ સર્કિટ છે તો પછી આપણે શું કર્યું આપણે તમામ સેકન્ડરી પેરામીટર્સને પ્રાઇમરી બાજુમાં ટ્રાન્સફોર્મ કરીએ છીએ અને આ V1 છે આ એક પ્રાઇમરી છે જેને પેરાસાઇટ પરિમાણ કહે છે આને પ્રાઇમરી બાજુના પેરામીટર્સ પણ કહે છે અને સેકન્ડરી બાજુએ ટ્રાંસ રેશિયો અથવા ટ્રાન્સફોર્મેશન રેશિયોના સ્ક્વેરને ટ્રાન્સફોર્મમલ્ટીપ્લાય કરવો કે જે K2 R2 K2 X2 છે અને આ K2 છે તેનો અર્થ એ છે કે તમામ પેરામીટર્સ રઝિસ્ટન્સ અને રિએક્ટન્સનો મલ્ટીપ્લાય K2 અને આ KV2 હોવો જોઈએ તેથી ન્યૂમેરિકલ પોઈન્ટ ઓફ વ્યૂથી આને ધ્યાનમાં રાખવું જોઈએ પરંતુ પ્રશ્ન એ છે કે આ I0 કરંટ વાસ્તવમાં આ I0 કરંટ ફુલ લોડ કરંટની તુલનામાં ખૂબ સ્મોલ છે સામાન્ય રીતે 3 થી 5 ટકા છે તેથી જો આ પ્રકારની સિરીઝ પેરેલલ સર્કિટ બનાવીશું તો તે સિમ્પ્લિફાઇડ રહેશે નહીં તે r માટે સમય લેશે ગણતરી માટે ન્યૂમેરિકલ ઉકેલ માટે શું જરૂરી છે તો તે સંજોગોમાં આપણે શું કરીશું આ બ્રાન્ચ ખરેખર વધુ ચોકસાઈ ગુમાવ્યા વિના આ બ્રાન્ચ ક્યાંક મૂકીશું આપણે અહીં ક્યાંક મૂકીશું આપણે અહીં ક્યાંક મૂકીશું અને આ બ્રાન્ચ અહીંથી દૂર થશે અને આ I0 હશે તેથી સિમ્પ્લિફાઇડ ગણતરી માટે એરર ઘણી ઓછી હશે જો આપણે આમ કરીએ તો આ સર્કિટ કે I0 એ ફુલ લોડ પ્રવાહના 3 થી 5 ટકા છે જ્યાં સર્કિટ આના જેવી દેખાય છે તો તેનો અર્થ એ છે કે તે લાવ્યા જેનો અર્થ થાય છે શરૂઆતમાં આ I1 છે અને આ I0 છે તે કિસ્સામાં I1 I0 I2 છે તેથી R1 અને આ કુલ રઝિસ્ટન્સ R1 K2 R2 છે આપણે લોડને ધ્યાનમાં લેતા નથી કે લોડને અલગ રાખો તો X1 K2 છે એ ખૂબ જ પ્રાઇમરી અને સેકન્ડરી ઈક્વિવેલન્ટ રઝિસ્ટન્સ છે તેથી Re RE1 ને બદલે R1 K2 R2 XE1 X1 K જે K2 X2 છે તેથી આ અંદાજિત ઈક્વિવેલન્ટ સર્કિટ છે અને આ બાજુના વોલ્ટેજ V2 હશે જે K V2 અને આ સપ્લાય વોલ્ટેજ છે તેથી જો તે આવું હોય તો આ પ્રાઇમરી માટે સંદર્ભિત એપ્રોક્સીમેટ ઇક્વીવલન્ટ સર્કિટ છે આ એક RE1 આ એક XE1 છે આ વેલ્યુને પ્રાઇમરી બાજુ કહેવામાં આવે છે કારણ કે આપણે તેને પ્રાઇમરી બાજુએ લાવ્યા છીએ અને એવી જ રીતે RL1 K2 RL અને XL1 K2 XL કે જે લોડ પેરામીટર્સ છે જેને પ્રાઇમરી તરીકે ઓળખવામાં આવે છે જો તે અન્ય વસ્તુઓ લાવો તો ધારો કે હું તેને સેકન્ડરી બાજુએ પ્રાઇમરી પેરામીટર્સમાં લઈ જવા માંગુ છું જેમાં rp xm સહિત બધું ઘણી વસ્તુઓ બદલાશે તેથી તે કિસ્સામાં R2 R1 K2 હોવો જોઈએ તે X2 X1 K 2 હોવો જોઈએ તેવી જ રીતે RL K2 હોવો જોઈએ અને જો તે સેકન્ડરી બાજુનો રેફરન્સ હોય તો XL K2 હોવો જોઈએ તેવી જ રીતે વોલ્ટેજ પણ બદલાયેલ હશે K ના મલ્ટીપ્લાયને બદલે ડિવાઇડેડ K હોવું જોઈએ તેથી હું ન્યૂમેરિકલ સોલ્વ કરીશ તેથી એક નાનું સિમ્પ્લિફાઇડ ઉદાહરણ લો સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મરમાં પ્રાઇમરી બાજુએ 2000 અને સેકન્ડરી બાજુએ 800 ટર્ન્સ હોય છે તેનો નો લોડ કરંટ 0 2 લેગીંગ પાવર ફેક્ટર ઉપર 5 એમ્પીયર છે કારણ કે નો લોડ પાવર ફેક્ટર ખૂબ જ નબળો છે તેથી ધારી લો કે વાન્ડિંગ્સમાં વોલ્ટ ડ્રોપ નેગલિજિબલ છે તેથી જ્યારે 0 85 લેગિંગ પાવર ફેક્ટર ઉપર સેકન્ડરી કરંટ 100 એમ્પીયર હોય ત્યારે ડ્રોપને નેગ્લેક્ટ કરીએ તો પ્રાઇમરી કરંટ અને પાવર ફેક્ટર નક્કી કરો તેથી આ સમસ્યા છે તેથી હવે આપણે I2 N1 I2 N2 જાણીએ છીએ હવે તમામ ફોર્મ્યુલાઓ અને I2 માટે જાણીતા 0 85 પાવર ફેક્ટર લેગિંગ ઉપર 100 એમ્પીયર છે તેથી I2 N2 N1 I2 તમામ ડેટા આપવામાં આવે છે તેથી I2 જે 40 એમ્પીયર મળે છે અને તે 0 85 લેગિંગ છે જે I2 છે હવે સેકન્ડરી સાઇડ પાવર ફેક્ટર એટલે પાવર ફેક્ટર 0 85 છે તેથી ∅2 31 8 ડિગ્રી છે તેથી આને સેકન્ડરી બાજુનો પાવર ફેક્ટર કહેવામાં આવે છે જે આપેલ છે તો તે સમસ્યા છે જે આપવામાં આવેલ છે કે જ્યારે સેકન્ડરી કરંટ 0 85 લેગિંગ પાવર ફેક્ટર ઉપર સો એમ્પીયર હોય છે હવે I0 ને 5 એમ્પીયર આપવામાં આવેલ છે અને cos ∅0 ને 0 2 આપવામાં આવે છે 5 ડિગ્રી છે હવે જો ફેઝર ડાયાગ્રામ દોરો કે ∅ રેફરન્સ તરીકે અને આ V1 છે આ I1 I1 I0 I2 છે અને આ I2 છે અને I2 અને I2 એન્ટિ ફેઝમાં છે મેં કહ્યું તેથી જ આ I2 છે અને આ I2 છે તેથી આ જુઓ આને શું કહે છે અને તેને બનાવે છે આ I2 છે અને આ છે આ I1 I0 વસ્તુ અને આ ∅0 છે એંગલ ∅0 તે આપેલ છે તે 78 તેનો અર્થ એ I1 cos ∅ 1 છે એટલે કે આ I1 છે અને આ તે છે જેને cos ∅1 કે આ OA છે તે ખરેખર OA OB BA છે હું અહીં લખી રહ્યો નથી તે સમજી શકાય તેવું છે ફક્ત આના ઉપર પ્રોજેક્શન કરો કે આ y અકસીસ વર્ટીકલ અકસીસ ઉપર V1 કહે છે તેથી OB BA છે તેવી જ રીતે આ બાજુ છે જો મેક I1 sin ∅1 એ મૂળભૂત રીતે I1 sin ∅1 OD છે જે કંઈ નથી પરંતુ OC CD છે તેથી બધા એંગલ ચિહ્નિત થયેલ છે અને કરંટની પણ ગણતરી કરવામાં આવે છે તેથી તેને I1 cos ∅1 I2 cos 31 8 ડિગ્રી I0 cos ∅0 છે તે ગમે તે આવે તેથી I1 cos ∅1 ખરેખર 35 આવે છે તેથી જો તેને બનાવીએ તો આ AB વાસ્તવમાં કંઈ નથી પરંતુ આ કોમ્પોનન્ટ છે ફક્ત તે થોડું કરો તે ખૂબ જ સિમ્પ્લિફાઇડ થઈ જશે પરંતુ હું તેના માટે ચિહ્નિત છું અને તેવી જ રીતે I1 sin ∅1 I0 sin ∅0 I2 sin 31 8 ડિગ્રી છે તેથી આ I1 cos ∅1 I1 sin ∅12 અને તેને ઉમેરો જો આમ કરશો તો I1 43 6 એમ્પીયર મળશે કારણ કે sin 2 ∅1 cos ∅1 1 છે અને જો આ I1 cos ∅1 અને I1 sin ∅1 ને ડિવાઇડેડ કરીએ તો I1 sin ∅1 I1 cos ∅1 મળશે તે ડિવાઇડ કરીને ∅1 મળશે કંઈક tan ∅1 મળશે તેથી ∅1 36 6 ડિગ્રી છે તેથી cos ∅1 જે 0 તો આ જવાબ છે બીજી એક 2200 વોલ્ટની પ્રાઇમરી બાજુ છે આ 220 વોલ્ટની સેકન્ડરી બાજુ છે આ વોલ્ટ સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર સિંગલ ફેઝ 50 હર્ટ્ઝ ફ્રિક્વન્સી 50 હર્ટ્ઝ છે રઝિસ્ટન્સ 1 25 Ω અને હાઇ વોલ્ટેજ વાન્ડિંગમાં 4 Ω નો રિએક્ટન્સ છે અને લો વોલ્ટેજ વાન્ડિંગમાં 0 04 Ω રઝિસ્ટન્સ અને 0 15 Ω રિએક્ટન્સ છે તે પ્રાઇમરી બાજુ આટલી છે અને સેકન્ડરી બાજુ આટલી છે તેથી હાઇ વોલ્ટેજ બાજુના રેફરન્સમાં લો વોલ્ટેજ બાજુના ઈક્વિવેલન્ટ રઝિસ્ટન્સ અને રિએક્ટન્સની ગણતરી કરો b લો વોલ્ટેજ બાજુની દ્રષ્ટિએ હાઇ વોલ્ટેજ બાજુના ઈક્વિવેલન્ટ રઝિસ્ટન્સ અને રિએક્ટન્સ બંને બાજુએ મેળવવો પડશે તેથી R1 ને R2 આપવામાં આવેલ છે X1 ને X2 આપવામાં આવે છે પ્રાઇમરી બાજુ માટે R1 X1 સેકન્ડરી બાજુ માટે R2 X2 છે K ને N1 N2 V1 V2 10 છે તેથી તેને R2 કહેવામાં આવે છે પ્રાઇમરી બાજુ R2 માટે ઉલ્લેખિત છે તે K2 R2 હશે જે 4 Ω છે તમામ ડેટા પુટ થશે અને X2 જે K2 X2 હશે તેથી 10 2 0 15 તે 15 Ω છે તેથી હાઇ વોલ્ટેજ બાજુના સંદર્ભમાં જે પ્રાઇમરી વાન્ડિંગ છે હાઇ વોલ્ટેજનો અર્થ છે અહીં પ્રાઇમરી બાજુ જે રીતે આપણે તેને બનાવીએ છીએ અહીં પ્રાઇમરી બાજુ હાઇ વોલ્ટેજ બાજુ છે અહીં તે હાઇ વોલ્ટેજ બાજુ છે માત્ર આ બાજુ પ્રાઇમરી બાજુ બનાવે છે તેથી તે હાઇ વોલ્ટેજ બાજુ છે તેથી આ કિસ્સામાં RE1 જે કહેવામાં આવે છે તે R1 R2 ઉમેરોને 5 52 Ω મળશે એવી જ રીતે XE1 હશે X1 X2 ઉમેરોને 19 Ω મળશે હવે B ભાગને સેકન્ડરી બાજુ તરીકે ઓળખવામાં આવે છે આ કિસ્સામાં તે ડિવાઇડેડ થશે એટલે કે એ R1 હશે કારણ કે R1 X1 એ R2 X2 નહીં પણ સેકન્ડરી બાજુમાં ટ્રાન્સફોર્મ કરવું પડશે એ R2 X2 સેકન્ડરી બાજુ બાકી રહેશે પ્રાઇમરી બાજુમાં તમામ સેકન્ડરી બાજુનું ટ્રાન્સફોર્મ કરીને હાઇ વોલ્ટેજ બાજુ લો વોલ્ટેજ બાજુ લઈ રહ્યા છે તેથી તે સમયે હાઇ વોલ્ટેજ બાજુનો રઝિસ્ટન્સ હાઇ રિએક્ટન્સને K2 દ્વારા વિભાજીત કરવો પડશે તેથી તે R1 K2 છે તેથી તે 1 25 10 2 જે 0 125 Ω છે અને X1 જે X1 જે X1 K2 હશે તે 10 04 Ω છે તેથી લો વોલ્ટેજ બાજુના સંદર્ભમાં હવે તે સેકન્ડરી બાજુ છે તે RE2 R2 R1 છે જો તે ઉમેરો તો તે 0 0525 Ω છે અને જો X2 ઉમેરશો તો તે 0 19 Ω મળશે પરંતુ અહીં એક વસ્તુ જુઓ તે 5 25 Ω છે તે 19 Ω છે અને સેકન્ડરી બાજુ તે 0 0525 Ω છે અને જો આખી વસ્તુને પ્રાઇમરીમાં લાવવા માંગતા હોય તો પ્રાઇમરી બાજુ જે કહેવામાં આવે છે તે આ 100 10 2 નો મલ્ટીપ્લાય કરો તો તે 5 25 Ω થશે અને આ એક જો 102 નો મલ્ટીપ્લાય કરો જે 100 છે તેને 19 Ω અથવા તેનાથી ઊલટું મળશે તેમાંથી ગણતરી સાચી છે કે નહીં તે ચકાસી શકાય છે